અમારા NPTEL ના એન્જીનિયરીંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના ઓનલાઈન પ્રમાણિત અભ્યાસક્રમમાં સ્વાગત છે આપણે મોડ્યુલ ક્રમાંક 2 લેક્ચર ક્રમાંક 15 માં છીએ અને આજના વર્ગમાં આપણે પેરાબોલા કઈ રીતે રચી શકાય તેના વિષે વધારેમાં શિખીશું તો એક પેરાબોલા સ્લેંટ નો એક સમાંતર ભાગ અને આ ભાગમાંથી પસાર થતો લઈને રચી શકાય છે તે આપણને પેરાબોલા આપે છે ત્યાં મુખ્યત્વે પેરાબોલા રચવાની ત્રણ પદ્ધતિઓ હાજર છે એક ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિ બીજી છે લંબચોરસ પદ્ધતિ અને ત્રીજી સ્પર્શક પદ્ધતિ ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિથી તેને રચવા માટે ચાલો આપણે આ કઈ રીતે રચી શકાય છે તેનું પુનરાવર્તન કરીએ એક ડાયરેક્ટરીક્ષ એ છે કે જેને અનંત ઉત્કેન્દ્રતા છે ચાલો આપણે ટૂંકમાં જોઈએ જો ત્યાં વર્તુળ નું કેન્દ્ર હોય તો ઉત્કેન્દ્રતા વધવાની સાથે તે એક ઉપવલય માં પરિણમે છે ડાયરેક્ટરીક્ષથી આ ઉત્કેન્દ્રતામાં હજુ વધારો કરતા તે પેરાબોલા બને છે કે જેના માટે ઉત્કેન્દ્રતા 1 ના બરાબર છે તો આ પેરાબોલા છે જેની ઉત્કેન્દ્રતા 1 છે તેનો અર્થ એમ છે કે પેરાબોલા પરનો કોઈપણ બિંદુ ઉપાડો તો કેન્દ્ર થી બિંદુ અને ડાયરેક્ટરીક્ષથી તે બિંદુ આ બંને સમાન ગુણોત્તર બનાવે છે સામાન્ય રીતે આપણે કેન્દ્ર દ્વારા તે નોંધીએ છીએ કદાચ બિંદુ V આના પર છે બિંદુ C એ CC અક્ષ પર છે CV અને VF એ બંને પેરાબોલા માટે સમાન છે ઉત્કેન્દ્રતામાં હજુ વધારો કરતા કોઈ હાઇપરબોલા મેળવશે અનંત ઉત્કેન્દ્રતા એ ઊભી લીટી અથવા આ સીધી લીટી છે આપણે પહેલેથી જ ભણી લીધું છે કે ઉત્કેન્દ્રતા એ કેન્દ્રથી બિંદુનું અંતરના છેદમાં ડાયરેક્ટરીક્ષથી બિંદુનું અંતર છે હવે ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને સૌપ્રથમ તો ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિથી આપણે પેરાબોલા રચીશું ધારો કે કેન્દ્રનું અંતર ચાલો આપણે એક ઉદાહરણ સાથે શરૂ કરીએ તે કિસ્સામાં ડાયરેક્ટરીક્ષથી કેન્દ્ર આપેલું છે અને ઉત્કેન્દ્રતા આપેલી છે પેરાબોલા માટે ઉત્કેન્દ્રતા હંમેશા 1 છે પછી ભલે તે આપેલી હોય કે આપેલી ના હોય ચાલો આપણે એક પેરાબોલા રચીએ ઉદાહરણ તરીકે એક પેરાબોલાને ઉત્કેન્દ્રતા 1 છે અને ડાયરેક્ટરીક્ષથી કેન્દ્ર સુધીનું અંતર આ કિસ્સામાં ચાલો આપણે 60 mm લઈએ તો ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આ પેરાબોલા રચીશું ચાલો આપણે આ બિંદુને C બોલાવીએ અને આ C છે અને આપણી વ્યાખ્યા પ્રમાણે કેન્દ્ર એ F છે ઉત્કેન્દ્રતા દ્વારા આપણે V ને સ્થિત કરવાની સ્થિતિમાં આવીશું જ્યાં VF એ CV ના બરાબર છે આ હેતુ માટે આપણે સૌપ્રથમ AB લીટી ડાયરેક્ટરીક્ષ તરીકે દોરીશું પછી એક લંબ લીટી CC દોરીશું ડાયરેક્ટરીક્ષથી કેન્દ્રનું અંતર જાણીતું છે તો આ બિંદુ V ને C અને F ની મદદથી સ્થિત કરો એકવાર આ CV અને VF જણાય જાય પછી આપણે બાકીનો પેરાબોલા રચીશું ચાલો આપણે આને CC V અને ડાયરેક્ટરીક્ષ તરીકે AB નામ આપીએ સૌપ્રથમ ડાયરેક્ટરીક્ષ AB ને CC અક્ષ પર દોરો તો સાથે સાથે આપણને આપણા આલેખના કાગળ પર તેને રચવા દો આપણે સૌપ્રથમ AB દોરવું પડશે ડાયરેક્ટરીક્ષ એ ઊભી લીટી છે તેને ક્યાંક A નામ આપો અને ક્યાંક B નામ કંઈક અક્ષ CC દોરો કે જે આડી લીટી છે કદાચ ચાલો આપણને એક ખૂબ લાંબી લીટી દોરવા દો તેને CC નામ આપો આ અક્ષ છે અને આ ડાયરેક્ટરીક્ષ છે એકવાર તે થઇ જાય ત્યારબાદ CC પર F ને એવી રીતે ચિહ્નિત કરો કે જેથી CF એ 60 mm ના બરાબર થાય ચાલો આપણને આપણા કાગળ પર જવા દો CC પર F ને એવી રીતે ચિહ્નિત કરો કે જેથી CF એ 60 mm ના બરાબર થાય અર્થાત અહીંયા ચાલો આપણને આગળ જવા દો અને 60 mm ચિહ્નિત કરવા દો આ એ બિંદુ છે કે જ્યાં આપણું કેન્દ્ર છે હવે V ને CF ના મધ્યબિંદુ પાસે ચિહ્નિત કરો કારણ કે ઉત્કેન્દ્રતા 1 છે આપણે મધ્યબિંદુ પાસે ચિહ્નિત કરવા જઈ રહ્યા છીએ જે 30 mm છે તો ત્યારબાદ V પાસે એક લંબ VB બરાબર VF દોરો VB બરાબર VF એટલે અહીંયા આ VF છે આપણે પેલી દિશામાં એક લંબ દોરવો પડશે અહીંયા જે પણ કંઈ VF અંતર હશે B સ્થિત કરો તેનો અર્થ એમ કે હવે આપણે આપણા કંપાસ નો ઉપયોગ કરીએ જે પણ કંઇ VF અંતર આપણા આલેખના કાગળ પર છે તેને આપણે અહીંયા બંને બાજુએ ચિહ્નિત કરીએ આ બિંદુઓને જોડીએ તો આ બિંદુ આપણું ચાલો તેને B B B બોલાવીએ તો VB બરાબર VF છે અને પછી C અને B ને જોડો તો C અને B ને આપણે જોડવું પડશે તો આ રીતે આપણે કંઈક જોડવું પડશે તો CB ચાલો આપણે તેને જોડીએ તો આ બિંદુ છે હવે આપણે કેટલાક બિંદુઓ 12345 ને VC પર ચિહ્નિત કરવા પડશે તો V એ આ છે C તે પેલું છે કંઈક 1 2 3 અને 4 બિંદુ ચિહ્નિત કરો આ કોઈપણ બિંદુઓ છે તો ચાલો તેને સમાન વિભાગો લઈને ક્યાંક ઉપાડીએ 1 2 3 4 5 6 અને 7 અને ત્યાં આપણે લંબ દોરવા પડશે તો ત્યાં આપણે તેઓને CB પર 1 2 3 4 મેળવવા માટે લંબ દોરીશું તો કારણ કે અહીં આ ગ્રીડ બિંદુઓ એકરૂપ થાય છે અને આપણો પેરાબોલા F માંથી પસાર થાય છે તો ત્યારબાદ આપણે અહીંયા આ લીટીઓ દોરીશું અહીંયા પણ આ લીટીઓ દોરીશું આ આડી અને એવું બધું દોરીશું એ રીત કે જે રીતે આપણે B B રચ્યા છે આપણે C અને B ને પણ જોડીશું હવે એકવાર આપણે 1 2 3 4 બિંદુઓમાંથી આ લંબ દોરીએ છીએ ત્યારબાદ આપણે ચિહ્નિત કરવું પડશે ચાલો કહીએ કે CB પર 1 2 3 4 5 થી 1 2 3 4 મેળવવા માટે લંબ દોર્યા એ જ આ બાજુએ પણ આપણે મેળવીશું F ને કેન્દ્ર તરીકે લઈને ચાલો આપણે છઠ્ઠા બિંદુ પાસે જોઈએ F કેન્દ્ર તરીકે અને 1 1 ત્રિજ્યા તરીકે તો ચાલો આપણે આ કાઢી નાખીએ આપણે આ પહેલેથી જ કરી દીધું છે 1 2 3 બિંદુઓ અને આને આપણે CC તરીકે નામ આપ્યું વધારામાં આ A તરીકે અને આ B તરીકે અને આ કેન્દ્ર છે અને આ V છે હવે F ને કેન્દ્ર તરીકે લઈને અર્થાત આ બિંદુ આપણે લેવું પડશે અને ત્રિજ્યા 1 1 લો તો 1 એ આ છે 1 એ CB લીટી પર ત્યાં કંઈક છે જો તે તે રીતે પસાર થતું હોય તો આપણે કંઈક બિંદુ B ઓળખી લીધું છે તો 1 થી 1 જ્યાં છેદવા જશે તે વક્ર પરનું B બિંદુ છે આપણે બિંદુ B ચિહ્નિત કરી લીધું છે એકવાર આપણે તે લંબાવીશું કે જેથી આપણે 1 મેળવીશું તો 1 થી 1 સુધીની જે પણ કંઈ લંબાઈ છે તે લંબાઈનો ઉપયોગ કરીને F ને કેન્દ્ર તરીકે લઈને અને ત્રિજ્યા 1 1 તરીકે લઈને એક ચાપ બનાવો જે આ વક્રને છેદે છે તો ચાલો આપણે ડ્રોઈંગ કાગળ પર જોઈએ 1 1 લંબાઈ ઉપાડો આ 1 છે કેન્દ્રથી આપણે રચવું પડશે આપણું કેન્દ્ર આ છે આ બિંદુ છે તે જ રીતે 2 થી 2 અને કેન્દ્રબિંદુ લઈને તેને છેદો 3 એ અહીંયા છેદશે 4 થી 4 અહીંયા ચાલો આને નામ આપીએ આ F છે અને આ 3 છે અને આ 4 છે તો 3 થી 3 ચાલો આપણે તેને માપીએ આ F થી છે આ વક્રને છેદો એ જ રીતે 4 થી 4 ત્યાં F છે તેનો ઉપયોગ કરો તો જો આપણી પાસે આ બિંદુઓ છે તો તેમને જોડો કોઈ આ બિંદુ પાસે પણ રચી શકે છે ચાલો આપણે એક વધારે બિંદુ અહીંયા આ BC પર રચીએ અહીંયા આપણને એક વધુ બિંદુ રચવા દો આપણે બીજું 1 પણ રચી શકીએ છીએ જોકે આ વક્ર V માંથી પસાર થાય છે તેથી તેને આ દિશામાં જવું પડશે અર્થાત વચ્ચેના કોઈપણ બિંદુઓ આપણે ચોકસાઈ સુધારવા માટે હંમેશા રચી શકીએ છીએ તો જો આ બિંદુઓને આપણે તે રીતે જોડવા જઈશું તો તે જાય છે તે જ રીતે આપણે નીચેની બાજુએ રચી શકીએ છીએ આ કેન્દ્રથી એક અંતર છે 1 ને છેદો તે જ રીતે આ બિંદુથી છેલ્લે સુધી B ને લંબ દોરો પરંતુ કેન્દ્ર તરીકે F ને લઈને તે જ રીતે આ બિંદુથી કેન્દ્રને છેદતા અને એવું બધું તો આપણે આ છેદબિંદુઓને મુક્ત હાથથી દોરેલા વક્ર સાથે જોડીશું તે કઈ દિશામાં જાય છે અને આ રીતે આપણે એક પેરાબોલા રચીએ છીએ ધારો કે આપણે આના તરફ જોઈ રહ્યા છીએ વક્ર પર કોઈપણ બિંદુ ઉપાડો ચાલો આપણે પહેલું બિંદુ ઉપાડીએ આ એક P બિંદુ છે ચાલો આપણે આ આડું અંતર ઉપાડીએ ચાલો આપણને તેને DFP PD બોલવા દો તે ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા પ્રમાણે 1 થશે હવે આપણે બીજી પદ્ધતિ દ્વારા રચવા જઈશું જે પેરાબોલા રચવા માટેની લંબચોરસ પદ્ધતિ છે આ લંબચોરસ પદ્ધતિ કે જે આપણે ઉપવલય માટે શીખ્યા છીએ તેના જેવી જ વ્યુહરચનાનો આપણે ઉપયોગ કરીશું ચાલો તેના તરફ જોઈએ 140 mm 100 mm ના લંબચોરસ સાથે એક પેરાબોલા રચવું છે તો સૌપ્રથમ એક લંબચોરસ રચો બિંદુ A બિંદુ B નામ આપો D કદાચ E અને F તો આ 140 mm છે અને આ 100 mm છે પછી આપણે શું કરવું પડશે આ બિંદુ C છે હવે મુખ્ય લંબાઈ A થી B છે જે 140 mm છે કારણ કે તે લંબચોરસની લંબાઈ છે આપણે સમાન સંખ્યાના બિંદુમાં વિભાજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો C 1 2 ચાલો કહીએ કે બંને બાજુ પર 1 2 3 4 5 છે તો 1 2 3 4 5 6 સમાન સંખ્યાના વિભાગો આપણે રચ્યા તો તેને 12 સમાન ભાગોમાં વહેંચો જે બંને બાજુએ 6 થશે હવે અહીંયા પણ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સમાન વિભાગો આપણને રચવા દો તેને 1 2 3 4 અને 5 નામ આપો એકવાર તે થઈ જાય છે ત્યારબાદ બિંદુ D થી પ્રથમ બિંદુને જોડો તે જ રીતે બિંદુ D થી બીજા બિંદુને ત્રીજા બિંદુને અને એ રીતે જોડો પ્રથમ બિંદુનું ઊભું પ્રક્ષેપણ જ્યાં પણ કંઈ છેદે છે તે બિંદુને P1 તરીકે બોલાવો બીજી લીટી માટે અર્થાત આ બીજા બિંદુથી આવતી લીટી છે તેનું પ્રક્ષેપણ જ્યાં છેદે તે બિંદુ P2 છે તે જ રીતે ત્રીજું પ્રક્ષેપણ ત્રીજી લીટી પર P3 થશે અને એ જ રીતે ચોથું પ્રક્ષેપણ ચોથી લીટી પર P4 થશે તે જ રીતે P5 ને રચી શકવાની સ્થિતિમાં આપણે આવીશું એકવાર આ બિંદુઓ સ્થિત થઈ જાય તે 4 3 2 1 છે અને D અને A પહેલેથી જ ત્યાં છે મુક્ત હાથથી આ બિંદુઓને જોડવાથી કોઈ આ પેરાબોલા રચી શકશે તે સમમિત છે તો કોઈ આડી રીતે તેને પ્રક્ષેપિત કરીને આ મેળવી શકે છે નહિતર પહેલેથી જ આપણે આ 1 2 3 4 5 રચી લીધેલું છે તે જ પદ્ધતિ કરી શકાય છે આપણે તેને બીજી બાજુએ સમમિત બિંદુઓ મેળવવા માટે પુનરાવર્તિત કરી શકીએ છીએ ત્યારબાદ તેને આ પેરાબોલા રચવા માટે જોડો ચાલો આપણને તે કાગળ પર કરવા દો સૌપ્રથમ આપણે કાગળ પર 140 mm 100 mm નું લંબચોરસ દોરવું પડશે તો 140 mm માટે આ અંતિમ બિંદુઓ A અને B ને સ્થિત કરો આ ઉભુ 100 mm પહેલેથી જ આલેખના કાગળ પર છે તો આ 100 mm છે આપણે આ બિંદુને કંઈક E તરીકે બોલાવીશું એ જ રીતે 100 mm ને આ બાજુએ પણ સ્થિત કરો E અને F બિંદુને જોડો હવે આ 140 mm ને સમાન ભાગોમાં વહેંચો તો તે આ મધ્યમાંથી પસાર થાય છે હવે આપણે દ્વિભાજક રચી શકીએ છીએ નહીંતર આ 50 mm જોડો તો તે લંબ દ્વિભાજક રચવાની સ્થિતિમાં આવશે હવે પેરાબોલા માટે આપણે ઉપવલયની જેમ 4 ચતુર્થાંશમાં વિભાજવાની જરૂર નથી પેરાબોલા એ હંમેશા આ ઉભી અક્ષની સમમિત છે જે આપણે મેળવવા જઈશું આ બિંદુઓને C અને D નામ આપ્યા બાદ આપણે તેને સમાન ભાગોમાં 7 સમાન ભાગોમાં વહેંચી શકીએ છીએ ચાલો આપણે તે કરીએ 1 2 3 4 5 6 અને આ 7 તે જ રીતે આને આપણે 7 સમાન ભાગોમાં વહેચવું પડશે તો આપણે પહેલેથી જ 100 mm જાણીએ છીએ જો આપણે 7 સમાન ભાગો રચવા હોય તો આપણે એક ત્રાંસી લીટી બનાવવી પડશે આપણા કંપાસનો સાત બિંદુઓ 1 2 3 4 5 6 અને 7 બનાવવા માટે ઉપયોગ કરો એકવાર આપણને તે ખબર પડી જાય છે ત્યારબાદ આ બિંદુઓને સમાંતર રીતે જોડો આપણે જવું પડશે તો સરળ વાત એ છે કે સૌપ્રથમ એક લંબ લીટી રચો તો સેટ સ્ક્વેર ગોઠવી શકાય છે તો ચાલો આપણને આ લીટીને છેલ્લે સુધી લંબાવવા દો તો આપણા સેટ સ્ક્વેર માટે સહારો મેળવવા માટે મેળવીએ છીએ આના પર આપણે સમાન વિભાગો રચી શકીએ છીએ ચાલો આપણને અહીંયા ચાલુ કરવા દો તો આપણે આ બિંદુઓને ઓળખી લીધા છે વધારાની વસ્તુઓ આપણે કાઢી નાખીએ છીએ બરાબર બિંદુઓ ઓળખી લીધેલા છે ચાલો આપણે તેને 1 2 3 4 5 અને 6 બોલાવીએ આ 1 2 3 4 5 અને 6 છે તેને બિંદુ D થી જોડો તો આપણે આ લીટીઓને D થી 1 D થી 2 D થી 3 D થી 4 D થી 5 D થી 6 લંબાવવી પડશે હવે આપણે લંબ દોરવા પડશે જે પહેલી લીટીને છેદશે લંબ 1 એ આલેખના કાગળ પર અહીંયા છે 2 માટે આપણે 2 સાથે છેદવું પડશે 3 માટે અને 4 માટે આ છેદબિંદુ છે તો ચાલો આપણે તેને P1 P2 P3 P4 P5 P6 નામ આપીએ જો આપણે આ બિંદુઓને જોડીએ તો એક મુક્ત હાથથી આકૃતિ તો ચાલો આપણે મુક્ત હાથથી આકૃતિ નીચેની બાજુથી પેરાબોલા રચવા માટે કરીએ આ ભાગ અને કોઈ સમમિત દલીલો આ અંતરને માપીને કરી શકે છે ઉદાહરણ તરીકે આ લીટીને લંબાવવાનો સરળ રસ્તો એ છે કે આપણે ઘણી બધી આડી લીટીઓ રચવી પડશે ડ્રાફ્ટર નો ઉપયોગ કરીને કોઈ સરળતાથી આ આડી લીટીઓ રચી શકે છે અને તે રીતે આ કેન્દ્રથી તેને માપો તે જ રીતે આ બિંદુ પર જે પણ કંઈ આડુ અંતર છે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ ઉપાડીએ એ જ બિંદુ આપણે આ બાજુ પર મેળવીશું તે જ રીતે ચાલો આપણે આ બિંદુ અહીંયા કઈક ઉપાડીએ જ્યાં તે છેદે છે તો ચાલો આપણે આ બિંદુઓને નામ આપીએ તે જ રીતે જો આડા આલેખના કાગળ પર આ બિંદુ હોય તો તે અહીંયા છેદશે અને આ આડી લીટી પર આ બિંદુ હશે અને આના માટે આ વક્ર જ્યાં તે છેદે છે ત્યાં છે તે જ રીતે આ બિંદુથી આ વક્ર સમમિત છે તો આ દલીલનો ઉપયોગ કરીને બાકીનો વક્ર રચી શકાય છે તો ચાલો આપણે આ આડુ ઉપાડીએ તો અહીંયાથી અને આ બિંદુ છે તો આ મુક્ત હાથથી આકૃતિ આ દિશામાં તે આપણને આ પેરાબોલા આપે છે આગળના લેકચરમાં આપણે સ્પર્શક પદ્ધતિનો કઈ રીતે ઉપયોગ કરવો અને કઈ રીતે પેરાબોલાને સ્પર્શક અને લંબ રચી શકાય તે શીખીશું તમારો ખૂબ આભાર